દરેકને નમસ્તે હું ક્યોટો યુનિવર્સિટીની ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સુભાજ્યોતિ સમાધર છું ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર પરની આ વ્યાખ્યાન શ્રેણીમાં હું તમને બધાને આવકારું છું આ વ્યાખ્યાનમાં આપણે આપત્તિ જોખમ સંદેશાવ્યવહારના સ્રોત સંદેશ અને રીસીવર વિશે વાત કરીશું ખાસ કરીને જ્યારે આપણે કોઈ ખાસ જોખમ સંદેશાવ્યવહાર મોડેલ અપનાવીએ ત્યારે ત્યાં ક્યાં પડકારો છે આપત્તિ જોખમ સંચાલનને સમજવું એ આપણા માટે ખૂબ મહત્વનું છે હવે આપણે બધા જાણીએ છીએ કે જોખમ સંચારનો અર્થ ખરેખર એક પ્રકારની ઘટના છે જ્યાં બે પક્ષો હોય છે એક રીસીવર છે અને બીજો પ્રેષક છે હવે મોકલનાર અમને તેની માહિતી મોકલે છે પ્રાપ્તકર્તાઓને તેમનો વિચાર દ્રષ્ટિકોણ અને વર્તન બદલવા માટે સંદેશ આપે છે અને રીસીવર અને મોકલનાર વચ્ચે માહિતીનો આ વિનિમય ખરેખર માહિતીનો હેતુપૂર્ણ વિનિમય છે આનો અર્થ એ કે તેઓ મન બદલવા માગે છે મોકલનાર રીસીવરનું મન બદલવા માંગે છે એવું નથી કે મોકલનાર વાત કરે છે અને રીસીવર સાંભળતો નથી તે હેતુસરની માહિતીનો વિનિમય છે તેથી જોખમ સંદેશાવ્યવહારને રસ ધરાવતા પક્ષો વચ્ચે સ્વાસ્થ્ય આપત્તિ પર્યાવરણીય જોખમો વિશેની કોઈપણ હેતુપૂર્ણ માહિતીની આપ લે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ખરું કે હવે જોખમ સંદેશ સમજવા તે માહિતી મોકલવી ઠીક છે પરંતુ હવે આપણે એ જોવાની જરૂર છે કે જ્યારે આપણે કંઇક કરવા માટે માહિતી પ્રાપ્તકર્તાને મોકલતા હોઈએ ત્યારે ત્યાં શું પડકારો હોય છે તે માટે તેઓને તૈયાર કરવા માટે ક્રમમાં આપત્તિઓ સામે તેમની ક્ષમતા વધારવી જોઈએ અને તેમને સજ્જ કરવા જોઈએ પડકારો શું છે અસરકારક રીતે વાતચીત કરવા માટે ત્યાં શું અવરોધો છે તે એક ખૂબ જ લાક્ષણિક મોડેલ છે ખૂબ જ પ્રખ્યાત મોડેલ જે જોખમ સંદેશાવ્યવહાર માટે ૧૯૪૦ માં વિકસાવવામાં આવ્યું હતું અને તે જોખમ સંદેશાવ્યવહારમાં મોટે ભાગે ઉપયોગમાં લેવાતા મોડેલ તરીકે ઓળખાય છે સોર્સ સંદેશ રીસીવર મોડેલ અને એવું માનવામાં આવે છે કે સંદેશાવ્યવહાર અધ્યયનનું સૌથી પ્રચલિત ફ્રેમવર્ક ઓછામાં ઓછું ૫૦ આ મોડેલનો ઉપયોગ કરી રહ્યું છે આ મોડેલ શું કહે છે કે મોકલનાર કેટલીક વૈજ્ઞાનિક સંસ્થાઓ અથવા હવામાન વિભાગ અથવા જળવિજ્ઞાન વિષયક વિભાગ પાસેથી આપત્તિઓ વિશે માહિતી એકત્રિત કરે છે અને પછી આ એકત્રિત માહિતીને તેઓ જોખમ માહિતી તરીકે વિકસિત કરવા માટે અથવા જોખમનું વિશ્લેષણ કરવા અને તેના આધારે પ્રેષકે આ માહિતી એકત્રિત કરી છે આ માહિતી તેઓએ પ્રાપ્તકર્તાઓના મન અને વલણ અને વર્તનને બદલવા માટે ફેલાવી છે હવે તેઓ સીધા જ તેને મોકલી શકતા નથી મોકલનાર મોટાભાગે તેને પ્રાપ્તકર્તા સુધી કેટલીકવાર સીધી રીતે મોકલી શકતા નથી પરંતુ મોટાભાગના સમયે વૈજ્ઞાનિક શરીર દ્વારા પ્રાપ્તકર્તાઓને સીધો સંદેશ મોકલવો મુશ્કેલ હોય છે અથવા તેઓ આ વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી રહ્યા છે તેઓ આ માહિતીને સીધા જ પ્રાપ્તકર્તાને આપી શકતા નથી તેઓ શું મોકલે છે તેમની પાસે કેટલાક ટ્રાન્સમીટર છે સામાન્ય રીતે તે ઘણા અન્ય લોકો માટે ટેલિવિઝન રેડિયોઅખબારો જેવા માસ મીડિયા હોઈ શકે છે અમે તેને માસ મીડિયા તરીકે ઓળખીયે છીએ અને જ્યારે મોકલનાર આ માહિતીને ટ્રાન્સમીટર અથવા માસ મીડિયા દ્વારા અથવા કેટલાક અન્ય ટ્રાન્સમિટર્સ પર મોકલે છે ત્યારે તે સંદેશને સમજવા માટે તેઓ તેનું કોડિંગ અને ડીકોડિંગ કરે છે અને તેઓ સંદેશનું અર્થઘટન અને નિર્ધારણ અને પુનનિર્માણ કરે છે અને સંદેશ અને પછી ટ્રાન્સમીટર ડીકોડિફાઇંગનો ઉપયોગ કરીને મૂળ સંદેશને પ્રાપ્ત કરે છે તેઓ તેને રીસીવરને મોકલે છે અને રીસીવર પણ આ સંદેશને ડીકોડ કરે છે ડિકોડિફાઇ કરે છે અને ફરીથી ગોઠવે છે અને વચ્ચે તે સીધુ જ તેમની પાસે પહોંચતો નથી હવે તેની પાસે પડકારની વચ્ચે અવાજ પણ છે રીસીવર ટ્રાંસ્મીટરથી આવતા આ સંદેશને ડીકોડ અને રિકોડ પણ કરે છે અને તે અવાજના પ્રશ્ને પડકારાયો પણ છે અવાજ શું છે તે કેટલાક બાહ્ય અને આંતરિક પરિબળો છે કારના બીપ જેવા અવાજવાળા પરિબળો અથવા ધ્વનિ પ્રદૂષણ હોઈ શકે છે હું તમને કહેવા માંગુ છું કે તમે કેમ છો પરંતુ કદાચ તમે તેને યોગ્ય રીતે સાંભળતા નથી કારણ કે ત્યાં ઘણા અવાજો આવે છે ત્યાં બાઇક અથવા ઘણી બધી કાર બીપિંગ કરી રહી છે અથવા તમને માથાનો દુખાવો છે અથવા તમને સાંભળવામાં તકલીફ છે તેથી મોકલનાર અને રીસીવરોને પડકારવામાં આવ્યા છે જ્યારે તેઓ અવાજ સાથે વાતચીત કરે છે ત્યારે આ અવાજ આંતરિક હોઈ શકે છે અને બાહ્ય પણ હોઈ શકે છે હવે મોકલનાર હવામાનશાસ્ત્ર અથવા હાઇડ્રોલોજી જેવી કેટલીક સંસ્થાઓ પાસેથી માહિતી એકત્રિત કરે છે અને પછી તેઓ આ માહિતીને ડીકોડિંગ અને રિકોડિંગ પછી માસ મીડિયા જેવા ટ્રાન્સમિટર દ્વારા પસાર કરે છે અને પછી તેઓ તેને રીસીવરને મોકલે છે અને આ ટ્રાંસ્મીટરથી ડીકોડિંગ અને રિકોડિંગ દ્વારા રીસીવર પાસે જાય છે હવે જો ટ્રાન્સમીટર તેને સમજી શકતું નથી તો તેઓ તેનો જવાબ મૂળ મોકલનારને આપે છે અને જો તેઓને કેટલાક પ્રશ્નો ચિંતાઓ જરૂરિયાતો હોય તો પ્રાપ્તકર્તાઓને પણ તેઓ પ્રતિક્રિયા આપી શકે છે પરંતુ તે ખરેખર એકતરફી સંદેશાવ્યવહાર પ્રક્રિયા છે એકવાર તમે તેને પ્રાપ્ત કરો પછી તમે તેને જો સમજી શક્યા નહીં તો પછી તમે ફરીથી તેમનો સંપર્ક કરો છો તે એક દ્વિપક્ષી સંદેશાવ્યવહાર નથી પરસ્પર પ્રક્રિયા સામાન્ય રીતે એક માર્ગીય ટ્રાફિક અને માહિતીનો પ્રવાહ છે હવે મોકલનારા કોણ છે ઠીક છે મોકલનાર સામાન્ય રીતે વૈજ્ઞાનિક સમુદાયો હોય છે ઉદાહરણ તરીકે હવામાન શાસ્ત્ર એજન્સીઓ અથવા તે એનઆઇડીએમ જેવી જાહેર એજન્સીઓ હોઈ શકે છે રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થા અથવા કેટલીકવાર મ્યુનિસિપલ સત્તાવાળાઓ અથવા કેટલાક રસ ધરાવતા જૂથો હોઈ શકે છે તેઓ મોકલનાર હોઈ શકે છે અથવા તેમની દ્રષ્ટિ હોઈ શકે છે તે સાક્ષી હોઈ શકે છે અથવા તે કદાચ આંખે જોયેલું હોઈ શકે છે હું થોડી આફત અનુભવી રહ્યો છું અને હું શક્ય હોય તો તેની જાણ બીજાને પણ કરું છું તેથી તે હંમેશા સાચું નથી પરંતુ વૈજ્ઞાનિક સમુદાયો જાહેર એજન્સીઓ ઇન્ટરેસ્ટ જૂથ આંખે જોયેલા સાક્ષી તે બધા માહિતી મોકલનારા હોઈ શકે છે ઠીક છે હવે તેઓ આ માહિતી ટ્રાન્સમીટર પર મોકલે છે તેઓ તેને કેવી રીતે મોકલે છે તેઓ તેના અહેવાલો પ્રકાશિત કરે છે તેમના વૈજ્ઞાનિક જર્નલો અથવા કદાચ તેઓ કેટલીક પ્રેસ રિલીઝ કરે છે બરાબર તેઓ કોઈ ખાસ જોખમો વિશેષ ઘટનાઓ વિશે પ્રેસ રિલીઝ કરે છે અને તેઓ પણ વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા માહિતી શેર કરી શકે છે વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા ખાસ કરીને આંખે જોયેલા સાક્ષીના કિસ્સામાં તેઓ આ માહિતીને વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા બીજા વ્યક્તિને પહોંચાડે છે તેથી વૈજ્ઞાનિક સમુદાયો જાહેર એજન્સીઓ રુચિ ધરાવતા જૂથો આંખના સાક્ષી તેઓ બધા મોકલનાર છે જે તેઓ રિપોર્ટ્સ પ્રેસ રીલીઝ ટ્રાન્સમિટર સાથે વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા માહિતીને દબાવતા હોય છે ઠીક છે હવે આ ટ્રાન્સમીટર કોણ છે તેઓ ટીવી અખબારો રેડિયો જેવા માસ મીડિયા હોઈ શકે છે અથવા કેટલીક જાહેર સંસ્થાઓ હોઈ શકે છે ઠીક છે અથવા કેટલાક અભિપ્રાય જૂથો હોઈ શકે છે સમાન વિચારધારાવાળા લોકો તેઓ તેને પ્રાપ્તકર્તાઓને આપે છે ઠીક છે તેઓ તેને આ માહિતી પ્રાપ્તકર્તાઓને આપે છે તેઓ તેને કેવી રીતે પાસ કરશે તેઓ સમાચાર છાપી શકે છે અથવા સમાચાર પ્રસારિત કરી શકે છે અથવા કેટલાક એસએમએસ જેવા સંદેશ મોકલે છે અથવા કદાચ કોઈ ખાસ આપત્તિઓ વિશે કેટલાક ન્યૂઝલેટર્સ હોઈ શકે છે અથવા કદાચ કેટલીક વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ જેમ કે પ્રત્યક્ષદર્શી લોકો સામાન્ય રીતે કરે છે તેઓ જોખમ અંગેની માહિતી એક વ્યક્તિથી બીજાને પાસ કરે છે ઠીક છે પ્રાપ્તકર્તાને અને આ રીસીવર કોણ છે કોણ આ માહિતી પ્રાપ્ત કરી રહ્યું છે કે તેઓ સામાન્ય લોકો છે અથવા કદાચ તેઓ કોઈ ચોક્કસ લક્ષ્ય પ્રેક્ષકો છે કેટલાક મ્યુનિસિપલ ઓથોરિટી કોઈને લક્ષ્યાંકિત કરવા માટે કદાચ કેટલાક ખાસ લોકોને લક્ષ્યમાં લે છે જે ભૂસ્ખલનના જોખમમાં છે ભૂકંપના સંસર્ગમાં છે અથવા તો એવા લોકો કે જે ચક્રવાતના સંપર્કમાં આવે છે અમે તેમને સ્થળાંતર કરવાનો માટેનો હુકમ આપવા માંગીએ છીએ તેઓને અમે ખરેખર ખાલી કરો તેની ચેતવણી આપતી માહિતી આપવા માંગીયે છીએ તેથી તે મૂળભૂત રીતે કોઈ પણ સામાન્ય લોકો હોઈ શકે છે પરંતુ આપણે તેમાંના ચોક્કસ લક્ષ્ય પ્રેક્ષકો હોઈ શકીએ છીએ આપણે અથવા જેઓ જોખમમાં છે અથવા જેમને જોખમ છે તેઓ પ્રાપ્તકર્તાઓ છે Refer Slide Time 1008 હવે સંદેશનો સ્રોત મોકલનારથી ટ્રાન્સમીટરને ડીકોડિંગ અને રિકોડિંગ દ્વારા અને પછી ફરીથી ડીકોડિંગ અને રિકોડિંગ થઇ રીસીવર પાસે આવે છે સંદેશાવ્યવહારનો પ્રથમ તબક્કો કોઈ માહિતી સ્ત્રોત દ્વારા સંદેશનું નિર્માણ કરવાનું છે તેથી તેઓ જે માહિતી મોકલતા હોય તે પ્રેક્ષકો અને તેને મોકલનારાઓ ખૂબ મહત્તવપૂર્ણ છે અને જે લોકોને માહિતી મોકલતી હોય તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પણ સંદેશના વાહક છે તેથી ત્યાં વિશ્વાસ અને વિશ્વસનીયતાનો પ્રશ્ન છે અને સંદેશનો ઘટક પણ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્રોત તે કરી શકે છે કારણ કે તે બધા સંદેશને વિસ્તૃત બનાવે છે તેને વિસ્તૃત કરી શકે છે તેની પુનરચના કરી શકે છે અને તેનું વિઘટન પણ કરી શકે છે હું તમને કેટલાક ઉદાહરણ બતાવી શકું છું હવે આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ પર ધ્યાન આપો અને જો માહિતીના સ્રોત મોકલનાર કંપની છે કે જેને કિરણોત્સર્ગ વિશે જોખમ છે તો લોકો તેમનામાં વિશ્વાસ કરશે અથવા કિરણોત્સર્ગની સ્થિતિ શું છે તે નોબેલ વિજેતા જૂથ દ્વારા અહેવાલમાં રજુ કરવામાં આવ્યું છે તે વધુ વિશ્વસનીય ઘટના છે મૂળભૂત રીતે અમે રેડિયેશન સ્ટેટસ રિપોર્ટ આપી રહ્યા છીએ અને ત્યાં મોકલનારના બે અલગ અલગ જૂથ છે એક કંપની પોતે છે જે અસરગ્રસ્ત હતી અને બીજું એક નોબેલ વિજેતા જૂથ છે લોકો અલબત્ત સરળતાથી આ નોબેલ વિજેતાઓ પર વધુ વિશ્વાસ કરશે કારણ કે તેઓ વિચારી શકે છે કે આ કંપની માહિતી બનાવટી અથવા કંપની તે માહિતી દબાવતી હોઈ શકે છે તેઓ માત્ર વાર્તાઓ બનાવે છે અને તેઓ લોકોને યોગ્ય માહિતી આપી રહ્યા નથી તેથી ઘટના સમાન છે પરંતુ સ્રોત જુદા છે તેથી લોકો વિશ્વાસ કરી શકતા નથી તેથી પોતાના લોકો દ્વારા તેઓ વિશ્વાસ નિર્ભર કરે છે કે તે કોણ છે કોણ માહિતી પૂરી પાડે છે હવે એ પણ ખૂબ મહત્વનું આ ઓઇલ રિફાઇનરીઓ માટે ઉદાહરણ તરીકે કોઈ ખાસ ફેક્ટરીનો કચરો બે વર્ષથી લીક થઇ રહ્યો છે હવે ગ્રુપ ટ્રાન્સમીટર તેનો અર્થ કેવી રીતે અલગ કરી શકે છે ઘટના એ છે કે બે વર્ષથી કોઈ ચોક્કસ રાસાયણિક પદાર્થ કચરાના ભંડારમાંથી નીકળી રહ્યો છે કદાચ શું તમને લાગે છે કે બધા પત્રકારો એ જ રીતે જાણ કરશે તેમ નઈ કરે બરાબર તેઓ સામાન્ય રીતે તે કરતા નથી ચાલો જોઈએ પત્રકાર ૧એ હાઇટેક પાર્ક પર કચરાના નિકાલમાં લિકેજ જેવો અહેવાલ આપ્યો પત્રકાર ૨ કેવી રીતે કેમિક ઉત્સર્જન પર દેખરેખ રાખવા માટે અત્યાધુનિક તકનીક અને પત્રકાર ૩ ઝેરી કચરાના ડમ્પ દ્વારા હવાના પ્રદૂષણની જાણ કરી શકે છે પત્રકાર ૪ આપણે જે હવા શ્વાસ લઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ તેમાં ઝેર ફેલાવવાની જાણ કરી રહયો છે તેથી તે જ ઘટનાની જુદા જુદા પત્રકારો જુદી જુદી જાણ કરી રહ્યાં છે જે ખૂબ જ રસપ્રદ છે તેથી તેઓ જોખમ સંદેશાવ્યવહારનો પ્રાથમિક સ્રોત છે જોખમ સંદેશાવ્યવહારનો પ્રાથમિક સ્ત્રોત આ જોખમો છે આપણે જાણીએ છીએ તેમ ધૂમ્રપાન આનુવંશિક રીતે બદલાયેલા ખોરાક અથવા આર્સેનિક દૂષણ અથવા જોખમી સામગ્રી અથવા જ્વાળામુખી ફાટી નીકળવું અથવા સુનામી હવે તે આનુવંશિક પ્રકારનાં કેટલાક જોખમોનું કારણ બની શકે છે આનુવંશિક રીતે બદલાયેલા ખોરાકથી બાળકોને ખુબજ નુકશાન થઈ શકે છે આર્સેનિક દૂષણ કેન્સરનું કારણ બની શકે છે અથવા આપણને તે થઈ શકે છે હકીકતમાં પૂર ફુકુશીમા પરમાણુ અકસ્માતની ઘટનાઓ અથવા અન્ય ઘણી આવી સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ હવે વૈજ્ઞાનિક સમુદાય કે જે મૂળભૂત રીતે માહિતીના મોકલનારા પ્રથમ જૂથ છે તીઓ તે શું કરે છે હું વૈજ્ઞાનિક વિશે વાત કરું છું ઠીક છે તેઓ જોખમનું વિશ્લેષણ કરે છે જોખમો શું છે શું ખોટું થઈ શકે છે સંભવિત પરિણામો શું છે તે થવાની સંભાવના કેટલી છે તે જોખમ સહનશીલ છે કે નહીં તેથી આ પ્રથમ પ્રાથમિક વિશ્લેષણ મોકલનારાઓ દ્વારા કરવામાં આવે છે જોખમ વિશેની માહિતીનો મુખ્ય સ્રોત તે જોખમ વિશ્લેષણ પણ કરે છે અને હવે તેઓ તેમના વિશ્લેષણના આધારે તેઓ જોખમને નીચા મધ્યમ ઉચ્ચ ખૂબ ઊંચા અથવા અત્યંત ઉચ્ચ વર્ગોમાં તમે તેને વર્ગીકૃત કરી શકો છો તેથી તેઓ પોતાના પરિમાણોના આધારે અલગ અલગ પરિમાણોથી જોખમને માપી શકે છે પરંતુ તે જરૂરી નથી કે આ રફ માહિતીને માનવામાં આવે તેઓ ફક્ત તેને અંદરોઅંદર પોતાના પીઅર જૂથ સાથે શેર કરવા માટે વાપરે છે બહારના લોકો માટે નહીં કારણ કે તેઓ તેને બહારના લોકોની બહુ ચિંતા કર્યા વિના વહેંચે છે જો તેઓ તેને બહાર શેર કરશે તો તે ઘણાંને અવિશ્વાસ અને ગેરસમજ અને ગેરમાર્ગે દોરી શકે છે ઠીક છે તેથી અહીં એક ખૂબ જ સારું કાર્ટૂન છે કે મોટાભાગના લોકો તેમની રજાઓ કેવી રીતે જુએ છે અને વૈજ્ઞાનિકો કેવી રીતે તેમની રજાઓને જુએ છે ઠીક છે સ્થાનિક લોકો જેવું પરંતુ સાંજે ૪ વાગ્યે વાવાઝોડું આવે તેમ છે તેથી વૈજ્ઞાનિકો તે જોખમનો અંદાજ લગાવે છે તે જોખમ અથવા જોખમના અંદાજ વચ્ચેનો તફાવત છે અને જોખમના વિશ્લેષણ અને જોખમ સામાન્ય માણસના પરિપ્રેક્ષ્ય અહીં બીજું સારું કાર્ટૂન પણ છે વાતાવરણની મધ્યમથી આપત્તિજનકની અસર અને તે વ્યક્તિ કહે છે કે હું મારી જાતને એમ કહી શકતો નથી કે કંઇપણ કરવું એ શ્રેષ્ઠ નથી ઉપરાંત ત્યાં એક નાનકડી તક છે કે મારું ઘર બળી જશે હું કહી શકતો નથી કે વીમો ખરીદવો મૂલ્યવાન છે તેથી અમારી પાસે જોખમનું બાંધકામ છે અને તેને વૈજ્ઞાનિકો તેને કેવી રીતે જોઈ રહ્યા છે અને સામાન્ય લોકો તેને કેવી રીતે જોઈ રહ્યા છે તેઓ મોટા પ્રમાણમાં તેનો સામનો કરવા તૈયાર થઈ શકે છે તેથી સંદેશનો સ્રોત જ્યારે પ્રેષકો તેને ટ્રાન્સમીટર પાસે મોકલે છે ત્યારે તેઓ ખરેખર માહિતીને વિસ્તૃત કરે છે એવું નથી કે તમે જે માહિતી શેર કરો છો તે સીધી જ જાય છે પરંતુ તે મીડિયા તેને ખરેખર પ્રિન્ટરની જોડીમાં રૂપાંતરિત કરે છે અને તેને વિસ્તૃત કરે છે આને મોટું કરે છે અને પછી તેનું ડીકોડિંગ અને રિકોડિંગ કરવામાં આવે છે તેથી વિજ્ઞાન પ્રાથમિક સ્ત્રોત છે કારણ કે સંસ્થાઓનાં જુદા જુદા હેતુઓ અને જુદા જુદા રસ હોય છે તેથી તેઓ એક જ સંકેતનાં જુદા જુદા ભાગો અને પસંદગી અને પ્રક્રિયાઓ જોવાનું પસંદ કરશે એક જ સંદેશના વિવિધ અર્થ તેથી સ્રોત ખૂબ જ જુદો છે સ્રોત એક છે પરંતુ જો તે પદાર્થ પ્રતિ હાથીની જેમ નાશ પામતો હોય તો તે એક વૈજ્ઞાનિક સમુદાય જેવું છે તેઓ એક વિશેષ પાસાંને જોઈ રહ્યા છે કે જે તેનો ચાહક છે કોઈ શોધી રહ્યું છે કે તે દોરડું છે હાથીનું એક ખાસ શરીર છે કોઈ પણ હાથીના સંપૂર્ણ પાસા તરફ નજર કરી રહ્યો છે ઠીક છે અને અર્થઘટનમાં આ તફાવતો રુચિ જૂથની વૈજ્ઞાનિક હિમાયતીઓના વિરોધી વિજ્ઞાન શિબિરને દર્શાવે છે વૈજ્ઞાનિક પણ જો તેમની પાસે સમાન ડેટા હોય તો તેમનું જુદું જુદું અર્થઘટન કરતા હોય તેમ લાગે છે અને એવું લાગે છે કે તે જુદા જુદા ડેટા સેટથી આવી રહ્યું છે તેથી હું જેનું વિશ્લેષણ કરું છું તે પણ વિચારણા હેઠળ છે કે મારો ડેટા સાચો છે કે ખોટો વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ તે વિષય હેઠળ છે કે તેઓ પાસે જે અધિકૃત ડેટા છે તેથી અહીં તમને ખાતરી છે કે તમે મને આપેલો ડેટા સાચો છે હું વર્ષોથી તમને ખોટો ડેટા આપું છું આ પહેલીવાર છે કે તમે પૂછ્યું શું મેં કહ્યું ડેટા સંપૂર્ણ રીતે સચોટ છે તેથી તે સિંગલ ફ્લો રિસ્ક કમ્યુનિકેશન્સનું એક મોડેલ છે આ માહિતીને ટ્રાન્સમીટર અને ટ્રાન્સમીટરમાં મોકલનારા પ્રેષકો ડીકોડિંગ કરીને તેને ફરીથી ગોઠવી રહ્યા છે અને જ્યારે તેઓ તેને રીસીવરને મોકલે છે ત્યારે તેઓ માહિતીને ડીકોડિંગ અને રિકોડિંગ પણ કરી રહ્યા છે તેથી તે સીધું જઇ રહ્યું નથી અને તેથી આ પ્રક્રિયા દરમિયાન વિસ્તરણ વિસ્તૃતિકરણ અને ઉચ્ચારણ થઈ રહ્યું છે ઠીક છે તેથી લોકો તેની પ્રતિક્રિયા કેવી રીતે કરે છે તે તેના પર નિર્ભર છે કે તેઓ જોખમની ગંભીરતા કેવી રીતે જોતા હોય છે અને તેમની માન્યતા સ્વીકાર્ય છે તેથી તે તેના પર નિર્ભર કરે છે કે તેઓ આ વ્યક્તિ સમૂહ માધ્યમોથી માહિતી મેળવે છે તે વિચારશે ઓહ આ પૂરથી મને અસર થશે આ ભૂસ્ખલનથી મને અસર થશે અહીં થશે તેની સંભાવના શું છે અને જો તે થાય તો પણ હું કેટલા હદે સંવેદનશીલ છું કારણ કે મારી પાસે સારું ઘર છે મને આ પૂર અથવા ભૂસ્ખલનથી અસર થશે નહીં તેથી કદાચ મારા પડોશીઓને અસર થશે મને અસર થશે નહીં તેથી શું થયું શું તે મારાથી થશે હું કેટલી હદે સંવેદનશીલ છું આ પ્રશ્નો રીસીવરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના દ્વારા તેઓ સંભાવના અને તીવ્રતાનો ન્યાય કરશે હવે મોકલનાર રીસીવરની સંભાવનાઓને તોડવાનો પ્રયત્ન કરે છે કે જે તે તેની પાસે પહોંચવા માંગે છે પરંતુ વચ્ચે ત્યાં ધારણાઓનો પ્રશ્ન છે તો પ્રાપ્તકર્તાઓ ફક્ત ત્યારે જ માને છે કે જયારે તેણી તેને માને છે ઠીક છે તેઓ મોકલનારને અનુસરે છે તેથી મૃત્યુની અપેક્ષિત સંખ્યા જો અમારો સંદેશાવ્યવહાર સંદેશ તે ઘટકમાં શામેલ છે તે લોકોને કેવી અને કઈ હદે અસર કરે છે જ્યારે અમે લોકોને કહી રહ્યા છીએ કે તે સંખ્યા ખાસ પૂરથી અસરગ્રસ્ત છે ત્યારે વૈજ્ઞાનિક અધ્યયન દર્શાવે છે કે લોકો એવું માની રહ્યા છે કે આ જોખમી છે પરંતુ જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઘણી દુર્ઘટના સર્જાઈ છે લોકો માહિતી પર વિશ્વાસ કરે છે તેઓ સ્વીકારવા તૈયાર છે કે આ જોખમી છે સંદેશનું મહત્વ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઠીક છે આ માહિતી કોણ મોકલી રહ્યું છે અને તે કેટલું મહત્વનું છે જોખમનો ન્યાય કરવા માટે લોકો આપત્તિજનક સંભવિતતાને કેવી રીતે ધ્યાનમાં લે છે કે જેમાં એક આપત્તિ સંભવિત છે જ્યારે આપણે ઉચ્ચ સંભાવના કહીએ છીએ ત્યારે તમે આપત્તિઓનું ઓછું પરિણામ જાપાનના ભૂકંપ અને સુનામી જેવા ઓછા સંભાવનાવાળા ઉચ્ચ પરિણામોની તુલનામાં તમે દુકાળ કહી શકો છો જેને તમે વિચારો છો કે લોકો વધુ જોખમી માને છે જોખમ તરીકે તેને સ્વીકારો તેથી દુષ્કાળ જેની ઉચ્ચ સંભાવના છે આનો અર્થ થાય છે લગભગ દર વર્ષે અથવા ખૂબ વારંવાર તે થવાની સંભાવના છે મારે ઓછા પરિણામો છે લોકો તેને ઓછું જોખમ માને છે પરંતુ ત્યારે આ ઓછી સંભાવના છે ત્યારે ૧૦૦ વર્ષોમાં તે થઈ શકે છે પરંતુ ઉચ્ચ પરિણામોને લોકો વધુ જોખમી માને છે જે આ વૈજ્ઞાનિક અધ્યયન કહે છે આ ઉપરાંત આ સંદર્ભમાં જોખમની પરિસ્થિતિ વ્યક્તિગત નિયંત્રણ હોવાનો ડર હોવાની ધારણા કે હું તીવ્રતા અને સંભાવના પર જોખમને નિયંત્રિત કરી શકું છું તેથી તે કેવી રીતે થશે અથવા જે થવાનું છે તે કેટલું વિસ્તૃત થશે મારુ તેના પર નિયંત્રણ છે કે કેમ આ એક ચલ છે બીજો ચલ એ પરિચિતતા છે જે મેં તે અનુભવ કર્યો હોય અથવા તો હું તે અનુભવી રહ્યો છું અને આપત્તિઓ અને તેની સમકક્ષ વહેંચણી કરું છું કે કોને ફાયદો છે અને કોને જોખમ છે તેથી આ પ્રકારના પ્રશ્નો જેવા કે તમે પરમાણુ ઉર્જા પ્લાન્ટ ચલાવી રહ્યા હતા પરંતુ તેના કારણે તમે તેનાથી ભાગી રહ્યા હોવ પરંતુ તે કોઈનું કારણ બની શકે છે કોઈનું જોખમનું કારણ વધારે છે તેથીલોકો કોને માને છે તેથી કોઈને પણ આક્ષેપ કરવાની સંભાવના છે કે આ જોખમ થઈ રહ્યું છે આ પૂર મ્યુનિસિપલ ઓથોરિટીના કારણે આવી રહ્યું છે તેથી લોકો ઊંડાણથી માને છે કે જો તેને ભયજનક માનવામાં આવે તો લોકો તેને માનતા નથી વ્યક્તિગત નિયંત્રણ રાખવું કે જેથી તેઓ જોખમને નિયંત્રિત કરી શકે છે તેમની પાસે અમુક પ્રકારની ક્ષમતા છે તો તેઓને આ રીતે સમજાયું તેથી તેઓ તેને ઉચ્ચ જોખમ માનતા નથી પરિચિતતા જ્યારે લોકો નિયમિતપણે આ અનુભવે છે ત્યારે તેઓ જોખમને માનતા નથી અથવા સ્વીકારતા નથી પરંતુ જ્યારે તેઓ જોઈ રહ્યા હોય ત્યારે વિચારો કે તેને જોખમ છે કારણ કે કોઈ વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે તો તે વિચારે છે કે આ વધુ જોખમી છે અને જ્યારે આ કારણોસર દોષ મુકવો વધુ સરળ છે કે આ જોખમ શા માટે થઈ રહ્યું છે જોખમ થઈ રહ્યું છે આપત્તિ થઈ રહી છે તે કોઈની જવાબદારીને કારણે છે લોકો તેને વધારે જોખમ માને છે અને લોકો ઇક્વિટી અન્યનો નફો તેને જોખમનું કારણ માને છે શું તે અયોગ્ય છે તેથી આ બધા પરિબળોમાં વધારો જોખમના અસ્તિત્વને અને સંભાવનાઓને સમજવા માટે લોકોને સ્વીકાર્ય બનાવી શકે છે ઠીક છે એકસરખી ઉપલબ્ધતા ઘટનાઓ કે જે લોકોના ધ્યાનમાં આવે છે તરત જ તે તેની કલ્પના કરી શકે છે બરાબર વધુ અને ઓછી માનસિક ઉપલબ્ધતા અથવા પ્રતિનિધિત્વ એકલ ઘટનાઓ કે જેનો તેઓએ અનુભવ કર્યો તે એક સરખી નથી પરંતુ સમાન પ્રકારનાં અને તેને લોકો વધુ જોખમી માને છે હવે જોખમ માહિતીનું ટ્રાન્સમીટર કે મોકલનાર કેવી રીતે છે અને ટ્રાન્સમીટર મોકલનાર પાસેથી માહિતી કેવી રીતે એકત્રિત કરે છે અને જોખમની ગંભીરતાને સમજે છે હવે આ માસ મીડિયા જાહેર સંસ્થાઓ અને અભિપ્રાય જૂથો અને તેઓનો અહેવાલ જનરલ સાક્ષી છે અને જર્નલ લેખ દ્વારા મોકલનાર પાસેથી ડેટા એકત્રિત કરી રહ્યા છે અને તેઓ તેને એકત્રિત કરી રહ્યાં છે અને પછી તેઓ તેને પ્રાપ્તકર્તાઓને આપી રહ્યા છે તેથી આ પ્રક્રિયામાં તેઓ માહિતી એકઠી કરી રહ્યાં છે અને તેનું અર્થઘટન કરી રહ્યાં છે અને પછી જ્યારે તે લોકો સુધી પહોંચાડે છે ત્યારે તેઓ અર્થઘટન બાંધકામ પુનર્નિર્માણ અને ડીકોડિંગ પણ કરી રહ્યા છે અને પછી તે લોકોને મોકલી રહ્યા છે તેથી ખરેખર જોખમના મૂલ્યને નક્કી કરવા મજબૂતીકરણ અને વિસ્તૃત કરવામાં ટ્રાન્સમીટર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમ બધી આફતોને માસ માધ્યમો દ્વારા જાણ કરવામાં આવતી નથી મૂળ જોખમોની પ્રકૃતિ અને તીવ્રતા મોટાભાગના ટ્રાન્સમીટર મોટાભાગના સમૂહ માધ્યમો માટે માત્ર રસ છે શું તમે વિચારો છો કે સમાચારનો તે જથ્થો જે પીડિતોની સંખ્યા પર આધારીત છે પીડિતોની સંખ્યા અને સમાચારોની સંખ્યા કે જેની સાથે તેમનો કોઈ સંબંધ નથી ન તો તે મૃત્યુની અપેક્ષિત સંખ્યા પર છે ઠીક છે ધ્યાન સામાન્ય રીતે જોખમો પરના માસ મીડિયા ટ્રાન્સમીટર માટે છે જે પ્રમાણમાં ગંભીર અને પ્રમાણમાં દુર્લભ છે ઉદાહરણ તરીકે જેમ કે ચેર્નોબિલ એક ખૂબ જ સારું ઉદાહરણ છે કે જ્યાં માત્ર ૩૧ લોકોનાં મોત નીપજ્યાં હતા તે જ સમયે અને તે જ વર્ષે તંગશાન ભૂકંપમાં ૮૦૦૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં હતા પરંતુ ચેર્નોબિલની તુલનામાં તાંગશન ભૂકંપનું મીડિયા કવરેજ કંઈ નથી કશું જ નહોતું તેથી રિપોર્ટ જોખમ માહિતી અથવા જોખમ સમાચારો પ્રસારિત કરવા માટે ટ્રાન્સમીટરનું આકર્ષણ નક્કી કરતા પરિબળો છે જો તે તકનીકી રીતે પ્રેરિત જોખમ હોય તો કુદરતી જોખમોની તુલનામાં તેઓ કોઈને દોષ આપવાની વધુ સંભાવના જણાવે છે કે આ જોખમ છે જો લોકો કોઈને લીધે જોખમમાં છે તો પછી તે વધુ રસ લે છે ઘટના સ્થળથી સાંસ્કૃતિક અંતર લોકો ક્યારેય અનુભવતા નથી આ દુર્ઘટના ખૂબ જ દૂરની જગ્યાએ એક ખૂબ જ અલગ સાંસ્કૃતિક સેટિંગ્સમાં થઈ રહી છે અથવા જો ત્યાં કોઈ નાટક અને કવરેજની વિરોધાભાસી વિશિષ્ટતા હોય તો ખૂબ જ અનોખો અહેવાલ છે કે જ્યાં કોઈએ અગાઉ અહેવાલ આપ્યો ન હતો અથવા રાજકીય રીતે ગરમ મુદ્દાઓ જે હાલમાં ચાલી રહ્યો છે અને માહિતીની પ્રતિષ્ઠા તે ખૂબ જ ગુપ્ત સ્રોતમાંથી એકત્રિત કરવામાં આવ્યું હતું પરંતુ ઘણી સખત પ્રક્રિયા સાથે પછી ટ્રાન્સમીટર ખાસ કરીને માસ મીડિયા તેમાં વધુ રુચિ ધરાવે છે અને જ્યારે જુદા જુદા પક્ષો અથવા હિસ્સેદારોમાં વિવાદમાં હોય છે ત્યારે તેઓ પણ તે સમાચારને પ્રસારિત કરવામાં ખૂબ રસ લેતા હોય છે તેથી મોકલનારાઓ અર્થઘટન મોકલનાર પાસેથી માહિતી મેળવી રહ્યા છે અને તે પછી તેઓ તેને ફરી વાર સમજાવતા અને લોકોને મોકલી રહ્યા છે અને તેથી આ એક અનિશ્ચિત અને જટિલ પ્રક્રિયા છે તેથી આપણે આ સરળ સ્રોત નકશાને અને સંદેશને અને રીસીવર્સના મોડેલને સમજવું જરૂરી છે કે જ્યાં પડકાર અને અવરોધો શું છે તેથી ખૂબ ખૂબ આભાર